ચાલો આપણે ડેટા વિજ્ઞાનના ઓપ્ટિમાઇઝેશન ના વ્યાખ્યાનને ચાલુ રાખીએ આ વ્યાખ્યાનમાં આપણે બહુવિધ ઓપ્ટિમાઇઝેશનમાં અરેખીય ઓપ્ટિમાઇઝેશન પર જોઈશું જો કે પહેલાનાં વ્યાખ્યાનોમાં આપણે આ સમસ્યાનું બિનશરતી સંસ્કરણ જોયું છે આ વ્યાખ્યાનમાં આપણે આ પ્રકારની સમસ્યાઓ પર ધ્યાન આપીશું જ્યાં આપણી પાસે સમાનતાની મર્યાદાઓ છે હું તે હાલમાં જણાવું છું અને હું આ ખૂબ જ સરળ ઉદાહરણનો ઉપયોગ કરીને સમજાવવા જઈશ પરંતુ આ દાખલામાં દાખલ થતા પહેલા ચાલો આપણે અમુક સંદર્ભની ગોઠવણી કરીએ અને પછી પ્રશ્ન પૂછો કે ડેટાવિજ્ઞાનના કોર્સમાં આમાં આપણે કેમ રસ લેવો જોઈએ આપણે ડેટાવિજ્ઞાનના અભ્યાસક્રમમાં આમાં કેમ રસ લેવો જોઈએ તે કારણ ઓપ્ટિમાઇઝેશનના શરતમાં કેમ રસ લેવાનું તે કારણ કે જે મેં પહેલાં કહ્યું છે આપણે ડેટાવિજ્ઞાનના દૃષ્ટિકોણથી ઓપ્ટિમાઇઝેશન તરફ ધ્યાન આપીશું કારણ કે જ્યારે આપણે ડેટાવિજ્ઞાનની સમસ્યાઓને હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણે ઘણા કિસ્સાઓમાં ભૂલ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જ્યારે આપણે ભૂલ ઘટાડીએ છીએ ત્યારે આપણે કહ્યું હતું કે સમસ્યાને હલ કરવા માટે આપણે અમુક પ્રકારના ગ્રેડીએંટ આધારિત અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકીએ છીએ જેને આપણે લર્નિંગ એલ્ગોરિધમ તરીકે ઓળખીએ છીએ કેટલાક કિસ્સાઓમાં જ્યારે આપણે આપણી ભૂલ અથવા ઉદ્દેશ્ય કાર્યને ઓપ્ટિમાઇઝ અથવા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએઆપણે સમસ્યાની કેટલીક માહિતી જાણી શકીએ છીએ જે આપણે સોલ્યુશનમાં શામેલ કરવા માંગીએ છીએ તેથી જો ઉદાહરણ તરીકે તમે ઘણા બધા ચલો વચ્ચેના સંબંધોને ખુલ્લા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને તમને ખબર નથી કે તે કેટલા સંબંધો છે પરંતુ તમે ખાતરીપૂર્વક જાણો છો કે ચોક્કસ સંબંધો અસ્તિત્વમાં છે અને તમે જાણો છો કે તે સંબંધો શું છે પછી જ્યારે તમે ડેટાવિજ્ઞાનની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે તમારી સમસ્યાને આવા બનતા અટકાવવાની કોશિશ કરશો કે જેથી જાણીતા સંબંધો સંતુષ્ટ થાય તેથી તે ઓપ્ટિમાઇઝેશન સમસ્યાને થોભાવી શકે છે જ્યાં તમને ખાસ સમાનતાના શરતમાં શરત હોય છે અને ત્યાં ઘણા અન્ય કિસ્સાઓ છે જ્યાં તમારે ડેટાવિજ્ઞાનની સમસ્યાઓનું નિરાકરણ કરતી વખતે સમસ્યાનું મર્યાદિત સંસ્કરણ જોવું પડી શકે છે તેથી આ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે થાય છે તે સમજવું મહત્વપૂર્ણ છે એકવાર આપણે સમાનતાની મર્યાદાની સમસ્યાઓ પર નજર કરીશું તો આપણે સમાનતાના શરતો પર ધ્યાન આપીશું જે વધુ સંબંધિત છે ઉદાહરણ તરીકે અસમાનતા માટેના અલ્ગોરિધમ્સ અસમાનતાના શરતો સાથે ખૂબ ઉપયોગી છે જેને સપોર્ટ વેક્ટર મશીનો અને તેથી વધુ કહેવામાં આવે છે તેથી આપણે સમાનતા અને અસમાનતા બંનેના શરતો જોઈશું હવે ચાલો આપણે અહીં આ સમસ્યા જોઈએ તેથી આપણે અહીં કાર્યને લઘુત્તમ કરવામાં રસ ધરાવીએ છીએ જે ૨ x૧૨ ૪ x૨૨ છે અને આપણે આ ૨ ચલ x૧અને x૨ માં ઉદ્દેશ્ય કાર્ય કરતા પહેલા ચર્ચા કરી હતી તેથી આનું વાસ્તવિક વિઝ્યુલાઇઝેશન 3 પરિમાણોમાં હશે જ્યાં ઉદ્દેશ કાર્ય મૂલ્ય z દિશામાં રચાયેલ છે જો કે આપણે જાણીએ છીએ કે આપણે સમોચ્ચ પ્લોટ સાથે કામ કરી શકીએ છીએ અને જો તમે આ ચિત્રને અહીં જુઓ તો તમને આ સમોચ્ચ પ્લોટ્સ દેખાશે આ પ્લોટ છે જ્યાં આ પ્રત્યેક સમોચ્ચ સતત ઉદ્દેશ્ય કાર્ય સમોચ્ચ છે અને ફરીથી તમે જોશો કે આ લંબગોળ છે કારણ કે જો તમે સતત સમોચ્ચ પ્લોટ પર નાખશો તો તમારી પાસે ૨ x૧૨ ૪ x૨૨ બરાબર k છે જે તમે જોશો તે લંબગોળ છે જે અહીંયા રચાયેલ છે હવે જો તમે આ કાર્ય માટેના મહત્તમ મૂલ્યને જુઓ અને માત્ર નિરીક્ષણ દ્વારા તમે જોઈ શકો છો કે મહત્તમ મૂલ્ય 0 છે કારણ કે આ એવા કાર્યો છે જ્યાં મારી પાસે શરતો છે જે નિર્ણય ચલોના વર્ગ છે તેથી અહીં 2 શરતો ૨ x૧૨ ૪ x૨૨ છે અને આમાંના દરેકને લઈ શકે તેવું ન્યુનત્તમ મૂલ્ય 0 હોવું જોઈએ અને તેનો મૂળભૂત અર્થ એ છે કે બિનશરતી લઘુત્તમ x1 0 x2 0 પર તે બિંદુનો ઉદ્દેશ મૂલ્ય પણ 0 છે તેથી જે અહીં આ બિંદુએ દર્શાવવામાં આવ્યું છે તેથી જો મારી પાસે કોઈ શરતો નથી તો હું કહીશ કે મહત્તમ મૂલ્ય 0 છે અને તે અહીં 0 એ સ્ટાર પોઇન્ટ છે હવે ચાલો જોઈએ કે જો હું આ કિસ્સામાં શરત રજૂ કરું તો શું થાય છે હું ખૂબ જ સરળ રેખીય શરત રજૂ કરવા જઈ રહ્યો છું તો ચાલો માની લઈએ કે આપણી પાસે આ પ્રમાણેનો શરત છે જે ૩ x૧ ૨ x૨ ૧૨ હવે આનો મૂળ અર્થ શું છે તે નીચે મુજબ છે તમે x1 અને x2 નો સોલ્યુશન શોધી રહ્યા છો જે આ શરતને સંતોષે છે તે જ તેનો અર્થ છે તેથી જો કે હું જાણું છું કે આ કાર્ય માટેનું શ્રેષ્ઠ મૂલ્ય એ ન્યૂનતમ દ્રષ્ટિકોણથી 0 છે હું તે મૂલ્યનો ઉપયોગ કરી શકતો નથી કારણ કે 0 0 બિંદુ કદાચ આ સમીકરણને સંતોષતું નથી તેથી તમે જોશો કે જો હું x1 0 x2 0 લગાડીશ તો તે આ સમીકરણને સંતોષતું નથી તેથી બિનશરતી સોલ્યુશન એ શરતી સોલ્યુશન જેટલું જ નથી ચાલો હવે જોઈએ કે આપણે આ સમસ્યા કેવી રીતે હલ કરીએ આને સમજવા માટે આપણે પ્રથમ આ ૨ પરિમાણીય જગ્યામાં આ શરતને રજૂ કરીને પ્રારંભ કરીએ છીએ તેથી આ એક રેખીય શરત હોવાથી તમે જોશો કે તે એક રેખા છે જે અહીં છે જે આ શરત દ્વારા આપવામાં આવે છે હવે આપણે કહ્યું છે કે મને જે પણ સોલ્યુશન મળે છે તે આ શરતને સંતોષવા જોઈએ એમ કહેવાનું ભાષાંતર કરશે હું ફક્ત આ રેખામાંથી સોલ્યુશન પસંદ કરી શકું છું કારણ કે આ રેખા પરના ફક્ત બિંદુઓ આ શરતને પૂર્ણ કરશે હવે તમે નોંધ્યું છે કે તમે આ રેખા પર ઘણા બધા બિંદુઓ પસંદ કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે તમે આ બિંદુને પસંદ કરી શકો છો અને તે સમયે ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય એક સમોચ્ચને અનુરૂપ હશે જે આ બિંદુને છેદે છે તેથી જો તમે અહીં કોઈ બિંદુ પસંદ કરો છો તો તમારી પાસે અનુરૂપ ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય હશે હવે તમે અહીં એક બિંદુ પસંદ કરી શકો છો પછી તમે જોશો કે તેની પાસે બીજું ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય હશે જે તે સ્થિર કાર્ય સમોચ્ચને અનુરૂપ હશે જે તે બિંદુએ રેખાને છેદે છે તેથી તમે નોંધ્યું છે કે જેમ તમે આ રેખા પર જુદા જુદા બિંદુઓ પસંદ કરો છો ત્યારે ઉદ્દેશીય કાર્ય વિવિધ મૂલ્યો લે છે અને આપણને જેમાં રસ છે તે નીચે આપેલ છે આ રેખા પરના બધા બિંદુઓમાંથી હું તે એક બિંદુ પસંદ કરવા માંગું છું જ્યાં ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય ન્યૂનતમ છે આને સમજવા માટે ચાલો બે બિંદુ પસંદ કરીએ અને જોઈએ કે શું થાય છે તેથી જો હું અહીં એક બિંદુ પસંદ કરું છું અને ચાલો આપણે કહીએ કે હું અહીં એક બિંદુ પસંદ કરું છું અને પ્રશ્ન પૂછું છું કે આમાંના કયા બિંદુ મૂળ ફંક્શન દૃષ્ટિકોણના ઘટાડાથી વધુ સારા છે આ વિશે વિચારવાની રીત નીચે મુજબ છે તેથી જ્યારે હું અહીં કોઈ બિંદુ પસંદ કરું છું ત્યારે હું જાણું છું કે ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય સમોચ્ચ પર આધારિત હશે જે તે બિંદુએ છેદે છે અને જો તમે આ ૨ બિંદુની તુલના કરો તમે જોશો કે આ બિંદુ ન્યૂનતમ દૃષ્ટિકોણથી આ બિંદુ કરતા વધુ ખરાબ છે આ એટલા માટે છે કારણ કે જો તમે આ રૂપરેખાને જુઓ તો આ ઉદ્દેશ્ય કાર્યકારી મૂલ્યોના વધારાનો રૂપરેખા છે અને સમોચ્ચ કે જે આ બિંદુને છેદે છે તે સમોચ્ચની અંદર છે જે આ બિંદુએ રેખાને છેદે છે તેથી તેનો મૂળભૂત અર્થ એ છે કે આ કાર્ય રેખા પરના આ બિંદુએ લઘુત્તમ મૂલ્ય લે છે તેથી જ્યારે તમે રેખાની સાથે જાઓ છો ત્યારે તમે જુઓ છો કે મૂલ્ય બદલાતું રહે છે અને મારું કામ તે ચોક્કસ બિંદુને શોધવાનું છે જ્યાં ઉદ્દેશ્ય કાર્યનું મૂલ્ય ન્યૂનતમ છે તેથી આ આપણે શોધી રહ્યા છીએ તે શરતી ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશનનો મૂળ વિચાર છે અહીં નોંધવા માટેનો મુખ્ય મુદ્દો એ છે કે બિનશરતી ન્યુનત્તમ શરતી ન્યુનત્તમ જેટલું નથી જો તે તારણ આપે છે કે બિનશરતી ન્યુનત્તમ પોતે જ મર્યાદિત રેખા પર છે તો પછી બંને એકસરખા હશે પરંતુ આ કિસ્સામાં આપણે સ્પષ્ટપણે જોશું કે બિનશરતી ન્યુનત્તમ શરતી ન્યુનત્તમથી અલગ છે આપણે શોધી રહ્યા છીએ તે ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન અહીં નોંધવા માટેનો મુખ્ય મુદ્દો એ છે કે બિનશરતી ન્યુનત્તમ શરતી ન્યુનત્તમ જેટલું નથી જો તે તારણ આપે છે કે બિનશરતી ન્યુનત્તમ પોતે જ મર્યાદિત રેખા પર છે તો પછી બંને એકસરખા હશે પરંતુ આ કિસ્સામાં આપણે સ્પષ્ટપણે જોશું કે બિનશરતી ન્યુનત્તમ શરતી ન્યુનત્તમથી અલગ છે તેથી જ્યારે મારી પાસે ફક્ત એક જ શરત છે ત્યારે હું આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકું હું તમને પ્રથમ પરિણામ આપીશ અને પછી પાછલી સ્લાઇડ પર પાછા જઈને પરિણામને ફરીથી સમજાવું છું અને પછી તમને બીજો દ્રષ્ટિકોણ બતાવીશ અને પછી આ કેવી રીતે આ નિરાકરણ તરફ દોરી જાય છે તેથી જો તમે અનિયંત્રિત સંસ્કરણમાં સામાન્ય રીતે બહુવિધ વિધેય f લો છો ચાલો ધારીએ કે x એ x1 x2 અને xn છે આપણે જાણીએ છીએ કે મહત્તમ સોલ્યુશન એ ગ્રેડ f 0 છે જેનો મૂળભૂત અર્થ એ છે કે ∂f∂x1 ∂f ∂x2 બધી રીતે ∂f ∂xn બરાબર 0 સુધી તેથી આ જ્યારે હું આનું વિસ્તરણ કરું ત્યારે મને સમીકરણો મળશે ∂f ∂x1 બરાબર 0 ∂f ∂x2 બરાબર 0 ∂f∂x1 0 અને તેથી વધુ હવે નોંધ લો કે જો ત્યાં n ચલ હોય તો આ ફોર્મનાં n સમીકરણો હશે તેથી મારી પાસે n ચલમાં n સમીકરણો છે તેથી હું તેના માટે હલ કરી શકું છું અને એક નિરાકરણ શોધી શકું છું અને એકવાર હું તે શોધવા માટે કોઈ ઉપાય શોધી શકું છું કે તે મહત્તમ છે અથવા લઘુત્તમ છે અથવા કાઠી બિંદુ છે જ્યારે હું બીજા વિકરણની ગણતરી કરું છું અને પછી હેસીયન મેટ્રિક્સનું નિર્માણ કરો અને પછી હેસીયન મેટ્રિક્સ હકારાત્મક ચોક્કસ હકારાત્મક નિશ્ચિત નકારાત્મક નિશ્ચિત અથવા અર્ધ નિશ્ચિત છે કે કેમ તેના પર આધાર રાખીને અને તેથી આપણે તે બિંદુ લઘુત્તમ બિંદુ મહત્તમ બિંદુ છે કે નહીં તે અંગે નિર્ણયો લઈ શકીએ હવે ચાલો જોઈએ કે શું થાય છે જો હું કોઈ સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરી રહી છું જ્યાં મારે f ને ઘટાડવો પડશે જે x1 x2 બધી રીતે xn સુધી છે પરંતુ જેમ કે મેં કહ્યું તે પહેલાં આપણે ધારીએ કે મેં પણ એક શરત રજૂ કરી છે અને હું રજૂ કરવા જઈ રહ્યો છું ચાલો આપણે એક શરત કહીએ જે x1 x2 એ h ના આકારની છે તે બધી રીતે xn 0 સુધી છે તેથી આ સમાનતાની શરત છે તેથી અમે હંમેશાં આ રૂપમાં એક શરત લખી શકીએ છીએ પછી ભલે તમારી પાસે જમણી બાજુની થોડી સંખ્યા હોય તો તમે હંમેશા ડાબી બાજુ જઇ શકો છો અને આ શરત 0 ની બરાબર કંઇક લખી શકો છો તેથી મૂળભૂત રીતે મારું કામ આ શરતને આધીન f માટે લઘુત્તમ બિંદુ શોધવાનું છે હું હમણાં જ તમને પરિણામ આપીશ અને પછી જોઈશું કે આ પરિણામ કેવી રીતે મળે છે તેથી જ્યારે હું આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગું છું પરિણામ આ કિસ્સામાં છે ગ્રેડ f 0 એ આપણને પરિણામ આપ્યું છે આ કિસ્સામાં તે બહાર આવશે કે પરિણામ નીચે મુજબ છે તેથી આપણે ∇ ની નકારાત્મક લખી શકીએ છીએ જે h ના કેટલાક λ ∇ જેટલું હોવું જોઈએ તેથી તમે આને નકારાત્મક તરીકે લખી શકો છો અથવા નકારાત્મકને છોડી શકો છો અને λ મૂલ્યનું ચિહ્ન તેની સંભાળ લેશે પરંતુ હું આ ચોક્કસ સ્વરૂપમાં લખી રહ્યો છું તેથી ફક્ત આને વિસ્તૃત કરવા માટે કહે છે કે મારી પાસે આના જેવું કંઈક છે ક્ષેત્ર ∂f ∂x1 સુધી બધી રીતે ∂f ∂xn λ અને ∂h ∂x1 સુધી બધી રીતે ક્ષેત્ર ∂h ∂xn સુધી ક્ષેત્ર છે તેથી જો આપણે આને વધુ વિસ્તૃત કરીશું તો હું n સમીકરણો મેળવીશ આ કિસ્સામાં મને આ સમીકરણો 0 જેટલા મળ્યાં છે આ કિસ્સામાં હું આ રૂપનાં સમીકરણો મેળવવા જઇ રહ્યો છું ∂f∂x1 λ ∂h∂x1 એ એક સમીકરણ હશે બીજુ સમીકરણ થશે ∂x2 λ ∂h∂x2 અને તેથી વધુ છેલ્લું સમીકરણ હશે ∂f ∂ xn λ ∂h ∂xn તેથી હવે પહેલાંની જેમ નોંધ લો મારી પાસે બિનશરતી કિસ્સામાં તફાવત હોવાને કારણે હું સમીકરણો ધરાવતો છું જ્યારે શરતી કિસ્સામાં મારી જમણી બાજુએ શૂન્ય હતા મારી પાસે આ શરતો જમણી બાજુ છે તેમ છતાં આ સમીકરણો હવે n 1 ચલમાં છે કારણ કે મારી પાસે x1 x2 બધી રીતે xn સુધી છે અને મેં અહીં એક નવું ચલ λ પણ રજૂ કરું છું તેથી મારા સમીકરણો n 1 ચલોમાં છે મારી પાસે આ સમયે ફક્ત n સમીકરણો છે પણ નોંધ લો કે મારે વધુ એક સમીકરણ છે જે મારે વાપરવાની જરૂર છે અને તે સમીકરણ નીચે મુજબ છે જો મને x1 થી xn નો કોઈ સોલ્યુશન મળે છે જે આ બધા સમીકરણોને સંતોષે છે પછી તે પણ શરત સંતોષવા પડે છે તેથી અહીં આપણે ફક્ત વિવિધ કાર્યોના ગ્રેડિઅન્ટ સ્વરૂપ વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ શરતને દર્શાવતું સમીકરણ પણ સોલ્યુશન ઓપ્ટિમાઇઝેશન સમસ્યા માટેના કોઈપણ સોલ્યુશન દ્વારા સંતુષ્ટ થવું જરૂરી છે તેથી આ n સમીકરણો સાથે મને બીજું સમીકરણ પણ મળશે જે છે કે x1 x2 xn 0 હોવું જોઈએ હવે તમે નોંધ્યું છે કે આ કિસ્સામાં એક રેખીય શરત સાથે મારી પાસે n 1 સમીકરણ n 1 ચલોમાં છે તેથી હું આને હલ કરી શકું છું તેથી શરતી અને બિનશરતી કિસ્સા વચ્ચેના તફાવતને પુનરાવર્તિત કરવા માટે બિનશરતી કિસ્સામાં આપણે n ચલોમાં n સમીકરણો રાખ્યા હતા એક શરતી કિસ્સામાં આપણે n 1 ચલોમાં n 1 સમીકરણો ધરાવતા હતા હવે તમે પૂછશો કે શું થાય છે જો ત્યાં એક કરતાં વધુ શરતો હોય તો ચાલો આપણે ૨ શરતો કહીએ સંદર્ભ માટે જુઓ સ્લાઇડ સમય ૧૬૧૭ તેથી જોશું કે જો ત્યાં ૨ શરતો હોય તો શું થાય છે તેથી આ કિસ્સામાં આપણે f ને ઘટાડવા જઈ રહ્યા છીએ અને હવે આપણે કહીએ કે આપણી પાસે ૨ શરતો છે જે આપણે h1 x 0 h2 x 0 કહીશું આ કિસ્સામાં જે બનવાનું છે તે શરતી ઓપ્ટિમાઇઝેશન સમસ્યાનું સોલ્યુશન નીચે મુજબ છે ∇f λ 1 ∇ λ 2 ∇ તેથી જો તમે આ અને એક શરત કિસ્સામાં જોશો તો તમે સમાનતા જોશો એક શરતના કિસ્સામાં અમે એક વધારાનું પરિમાણ રજૂ કર્યું 2 શરતના કિસ્સામાં x એ 2 વધારાના પરિમાણો રજૂ કર્યા એક શરત કિસ્સામાં આપણે સાદી રીતે કહ્યું હતું કે ગ્રેડ f ∇f બરાબર λ ∇h અને આ કિસ્સામાં λ ∇h એ λ ∇h1 λ 1 ∇h1 λ 2 ∇ નો સરવાળો થશે 2 અને તેથી વધુ હવે જો ત્યાં 3 સમાનતાના શરતો હોય તો તમારી પાસે અહીં 3 શબ્દ હશે અને જો ત્યાં 1 સમાનતાના શરતો હોય તો તમારી પાસે આવું કંઈક અહીં હશે જ્યાં આ ૧ શબ્દનો સરવાળો છે તેથી તે ભાગ સ્પષ્ટ છે કે જે ભાગની આપણે ચિંતા કરવાની જરૂર છે તે છે કે જો મારી પાસે 2 શરતો હોય ત્યારે બધા ચલોને સોલ્યુશનવા માટે પૂરતા સમીકરણો હોય તેનો મૂળભૂત અર્થ એ છે કે મેં 2 નવા ચલો λ૧અને λ2 રજૂ કર્યા છે જો કે તમારી પાસે સમાનતાની શરતોની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના આ સમીકરણ હંમેશાં n સમીકરણો રહેશે કારણકે ગ્રેડ f ∂f ∂x૧ ∂f ∂x2 ∂fnxn બનશે તેથી આ બધા n બાય 1 વેક્ટર છે તેથી આ ફક્ત મને n સમીકરણો આપશે તેમ છતાં જો મારી પાસે 2 સમાનતાની શરતો હતી તો મારે 2 વધારાના સમીકરણો શોધવાની જરૂર છે જે શરતો દ્વારા સીધા આપવામાં આવે છે તેથી મહત્તમ બિંદુએ બંને શરતોને પૂર્ણ કરવી પડશે તેથી મને એક વધારાનું સમીકરણ x1 x 0 મળે છે અને બીજું વધારાનું સમીકરણ 2 x 0 છે તેથી જો તમારી પાસે n ચલોમાં સમાનતાના 2 શરતો છે મારી પાસે n 2 ચલો અને n 2 સમીકરણો હશે અને અમે હંમેશાં આને સાચું શોધીશું કારણ કે જો મારી પાસે 3 સમાનતાની શરતો હોત મારી પાસે n 3 ચલો હશે જે x1 થી xn λ1 λ2 λ3 હશે અને આ ગ્રેડિઅન્ટ સમીકરણ હંમેશા મને n સમીકરણો આપશે અને 3 વધારાની સંમતિથી મને 3 વધારાના સમીકરણો આપવામાં આવ્યાં છે તેથી મારી પાસે n 3 સમીકરણો અને n 3 ચલો હશે જે આ ફોર્મમાં સીધા જ સામાન્ય થઈ શકે છે જ્યાં મારી પાસે સમાનતાની શરતો છે તો ચાલો આપણે એકલ શરતના કિસ્સામાં જોઈએ કે આપણને આની જેમ અભિવ્યક્તિ કેવી રીતે મળે છે જે એકલ શરતના કિસ્સામાં જોવાનું સરળ છે આ અભિવ્યક્તિ જ્યાં આપણી પાસે આ શરતોનો સરવાળો છે તે સમજવા માટે થોડી વધુ મૂંઝવણભરી છે હું તે કરવા માટે જઇ રહ્યો નથી હું તમને એક જ સમીકરણના કિસ્સામાં આ કેમ સાચું છે તે માટે એક સાહજિક અનુભૂતિ આપવા જઇ રહ્યો છું અને એકવાર તમે સમજી લો કે થોડા વધુ પ્રયત્નો સાથે તમારે વધુ સમાનતાની શરતો માટે કેમ સાચું હોવું જોઈએ તે વિશે વિચાર કરવો જોઈએ તેથી આપણે પાછળની સ્લાઈડ પર પાછા જઈએ છીએ અને જ્યારે હું આ સ્લાઇડ વિશે ચર્ચા કરી રહ્યો હતો અને સમજાવી રહ્યો હતો કે સમાનતાની શરતો મહત્તમ સોલ્યુશનને કેવી રીતે અસર કરે છે મેં કહ્યું કે આ રેખા પર ઘણા બધા બિંદુ છે જે બધા શક્ય સોલ્યુશન હોઈ શકે છે શક્ય સોલ્યુશન એટલે કે તે બધા સોલ્યુશન છે જે આ સમીકરણને સંતોષી શકે છે તેમ છતાં તેમાંથી કેટલાક બિંદુઓ અથવા એક બિંદુ એવું છે કે જે મને સૌથી ન્યુનત્તમ ઉદ્દેશ્ય કાર્ય મૂલ્યઓબ્જેક્ટીવ ફંકશન વેલ્યુ આપશે તેથી જ્યારે આપણે આ ઓપ્ટિમાઇઝેશન સમસ્યા માટેના ઉમેદવારોના સોલ્યુશન તરફ ધ્યાન આપ્યુંઆપણે આ રેખા પરના બિંદુ જોઈ રહ્યા હતા કે જેમાં આપણને રસ છે કારણ કે તે એક શરત છે ચાલો હવે થોડો જુદો જુદો દ્રષ્ટિકોણ લઈએ અને પછી ઉદ્દેશ્ય ફંક્શનના દૃષ્ટિકોણથી તે જ સમસ્યા જોઈએ હવે કોઈ ઉદ્દેશ્ય ફંક્શનના દૃષ્ટિકોણથી જો તમે મને જરા પણ રોકશો નહીં અને તમે કહ્યું હતું કે તમે કંઇ પણ ઇચ્છો તે કરી શકો પછી હું આ બિંદુને સોલ્યુશન તરીકે પસંદ કરીશ હવે જ્યારે તમે આ બિંદુને જુઓ અને પછી સારી રીતે કહો કે આ એક બિંદુ છે ત્યારે હું તે શોધુ છે કે તે મારી શરતોને સંતોષે છે કે નહીં અને પછી તમે આ બિંદુને આમાં મૂકી શકો છો અને પછી તમે સમજો કે તે આ શરતને સંતોષતું નથી તેથી તમે કહો છો કે જુઓ મારે કંઇક કરવું પડશે કારણ કે મારે શરત પૂર્ણ કરવાની ફરજ પડી છે તેથી તમે કહો છો કે ઉદ્દેશ ફંકશન પરિપ્રેક્ષ્યની દ્રષ્ટિએ મારે થોડોક ગુમાવવો પડશે અને પછી જુઓ કે હું શરતને પૂર્ણ કરી શકું છું કે નહીં તેથી જ્યારે આપણે કહીએ કે હું મૂળભૂત રીતે થોડો ગુમાવવા માંગું છું ત્યારે તમે જાણો છો કે આ પહેલાં અમે સૂચવ્યા પ્રમાણે રૂપરેખા છે જ્યાં ઉદ્દેશ્ય કાર્ય મૂલ્ય વધે છે અને તે ખરેખર ઘટાડવાની દ્રષ્ટિએ સારું નથી તેથી જ્યારે હું અહીં છું કારણ કે શરત સંતોષાઈ નથી હું કંઇક શરતને સંતોષી શકું છું કે નહીં તે જાણવા માટે હું થોડું ગુમાવવા તૈયાર છું અને કદાચ હું અહીં એક બિંદુ પર જઈશ અને પછી આ એક સતત ઉદ્દેશ કાર્ય સમોચ્ચ બિંદુ છે તેથી જો હું એવું કંઈક ગુમાવવા તૈયાર છું જેનો મૂળભૂત અર્થ છે કે હું આ રૂપરેખા પર જુદા જુદા બિંદુઓ પર જાઉં છું અને બેસું છું અને જેમ કે હું આ ન્યૂનતમ બિંદુને દૂર અને દૂર ધકેલું છું ઉદ્દેશ્ય ફંકશન મૂલ્યની દ્રષ્ટિએ હું વધુ અને વધુ ગુમાવી રહ્યો છું તે જ હું ઉદ્દેશ ફંકશન મૂલ્યમાં વધારો કરી રહ્યો છું હવે તાર્કિક રીતે જો તમે આ દલીલને આગળ વધારતા રહેશો તો તમે તે જોશો ચાલો આપણે કહીએ કે આ પહેલું બિંદુ છે જે હું અહીં ખસેડું છું જે મૂળભૂત રીતે આ કરતાં વધુ ખરાબ છે કારણ કે તમે જુઓ છો કે આ સમોચ્ચ છે જે આ સમોચ્ચની બહાર હશે પરંતુ હું અહીં ખસેડું છું મેં મારું ઉદ્દેશ્ય કાર્ય વધુ ખરાબ કર્યું છે પરંતુ હું હજી પણ આ શરતને સંતોષતો નથી તેથી હું થોડું વધુ આપું છું અને હું આ બિંદુ પર આવું છું અને હું સમોચ્ચ જોઉં છું અને આ બિંદુ આના કરતાં વધુ ખરાબ છે કારણ કે આ સમોચ્ચ આ સમોચ્ચની બહાર છે અને જો હું આ દલીલ કાઢી નાખું તો ચાલો આપણે કહી શકીએ કે હું બાબતોને વધુ ખરાબ બનાવતો રહીશ અને એકમાત્ર કારણ છે આને વધુ ખરાબ કરવાનું કારણ છે કે મને આ સમાનતાની શરતને પૂર્ણ કરવાની ફરજ પડી છે તેથી હું અહીં જણાવવા માટે આવ્યો છું અને આ હજી પણ એક સમોચ્ચ છે જે મારા મૂળ સોલ્યુશનથી ઘણું ખરાબ છે પરંતુ તે હજી પણ મારી શરતને સંતોષવા માટે પૂરતું નથી તેથી જો તમે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતા રહો તો તમને અહીં એક સમોચ્ચ મળશે જ્યાં હું આ રેખાને પ્રથમ વખત સ્પર્શ કરું છું તેથી જ્યારે હું આ રેખાને પ્રથમ વખત સ્પર્શું છું ત્યારે તે બિંદુ છે જેનો પ્રથમ વખત જ્યારે હું મારા ઉદ્દેશ્ય કાર્યોનું મૂલ્ય છોડી દઉં છું ત્યારે હું પણ શરત સંતોષવા માટે સક્ષમ છું હવે એકવાર મને આ જેવું સમોચ્ચ મળે છે જે આ રેખાને સ્પર્શે છે પછી મારાથી આગળ વધવાનું કોઈ પ્રોત્સાહન નથી કારણ કે આગળ જવાનો અર્થ એ છે કે હું મારા ઉદ્દેશ્ય કાર્યને વધુ ખરાબ બનાવીશ તેથી જ્યારે મેં હમણાં જ તે રેખાને સ્પર્શ કરી ત્યારે તે શ્રેષ્ઠ સોલ્યુશન છે કારણ કે તે જ હું પ્રથમ વખત શક્ય બન્યો છું અને આગળ જવાથી મારા ઉદ્દેશ્ય કાર્યને વધુ ખરાબ બનાવશે તેથી ભૌમિતિક રૂપે આનો અર્થ શું છે તે છે કે હું મારા ઉદ્દેશ્ય કાર્યને ખરાબ બનાવતો રહીશ ત્યાં સુધી સમોચ્ચ ફક્ત આ રેખાને સ્પર્શે નહીં તેથી તે સમયે આ રેખા તે સમોચ્ચ માટે એક સ્પર્શેન્દ્રિય બનશે અને તે સમોચ્ચ શું છે તે યાદ રાખશે કે સમોચ્ચ એ f k કોઈક k માટે છે તેથી આપણે k ની પસંદગી એવી રીતે કરવી પડશે કે આ સમોચ્ચ જ્યારે મારી પાસે શરત હોય ત્યારે આ સમોચ્ચ અને મહત્તમ બિંદુની મર્યાદા એક સ્પર્શેન્દ્રિય બની જાય છે આ ભૌમિતિક તથ્ય જ્યારે તમે તેને સમીકરણો તરીકે રજૂ કરો છો ત્યારે તમને તે રૂપમાં મળશે જે મેં દર્શાવ્યું હતું કે જે છે f નો ગ્રેડ એ h ના ગ્રેડ કરતા λ ગણો છે તેથી આ એક શરતીય કિસ્સા માટે છે હવે જ્યારે તમારી પાસે ઘણી સમાનતાની શરતો છે જ્યારે તે જોવાનું એટલું સરળ નથી કે તે એક સમાનતાના શરતના કિસ્સામાં છે નિવેદનમાં એવું છે કે જો ગ્રેડ f જો મારી પાસે 2 λ1 ગ્રેડ h1 λ2 ગ્રેડ h2 આ નિવેદન મૂળભૂત રીતે કહે છે કે ગ્રેડિઅન્ટના આ ગ્રેડિઅન્ટ નકારાત્મકને h1 અને h2 ના ગ્રેડના રેખીય સંયોજન તરીકે લખવું પડશે અને તે ભૌમિતિક અર્થઘટન ધરાવે છે તેથી તે જ કારણ છે કે સમાનતા સાથે ઓપ્ટિમાઇઝેશન માટેની આ શરતો અમને મળે છે તે મુખ્ય મુદ્દા જે હું તમને યાદ રાખવા માંગું છું તે છે કે તમારી પાસે વધુ અને વધુ સમાનતાના શરતો હોવાથી તમારે વધુને વધુ પરિમાણો λ1 λ2 રજૂ કરવા પડશે જો કે હંમેશાં પૂરતા પ્રમાણમાં સમીકરણો અને ચલો રહેશે તો ચાલો બધા વિચારોને સાથે લાવવા માટે એક આંકડાકીય ઉદાહરણ જોઈએ આપણે તે જ ઉદાહરણનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ જે આપણે અગાઉની સ્લાઇડ્સમાં જોયું હતું તેથીઆપણે આ શરતને આધિન ૨ x૧૨ ૪ x૨૨ ને ઉદ્દેશ્ય કાર્ય તરીકે ન્યુનત્તમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આપણે મહત્તમ બિંદુને ઓળખવા માટે મહત્તમ બિંદુ માટે નીચેના સમીકરણો લખ્યા અમે કહ્યું ∇ ઓફ f એ λ ∇ ઓફ h હોવો જોઈએ અને પછી આપણી પાસે x 0 છે તેથીઆ તે છે જે આપણે લખ્યું છે તેની ગણતરી કરીએ જેથી આપણે આ સમજીએ તેથી ∇ ઓફ f ની ગણતરી કરવા માટે જે મૂળભૂત રીતે ∂f ∂x1 ∂f ∂x2 છે તેથી જો તમે આ ઉદ્દેશ્ય કાર્યને જુઓ તેથી f ∂x1 ફક્ત 4 x1 હશે અને ∂f ∂x2 8x2 હશે તેથી અમારી પાસે f ની નકારાત્મક ગ્રેડ નકારાત્મક હશે ચાલો h ના ગ્રેડ જોઈએ તેથી h એ આ સમીકરણ છે માટે જો હું ∂h∂x1 ∂h∂x2 કરું તેથી આ ∂h∂x1 ની બરાબર બનશે તે ફક્ત 3 હશે અને ∂h ∂x2 ફક્ત 2 હશે તેથી આપણી પાસે આ છે તો ચાલો હવે જોઈએ કે આ સમીકરણ શું બને છે તેથી આ સમીકરણ તમે જોશો જો તમે તેને કૌંસમાં મુકો છો અને તમે આ સરળતાથી જોઈ શકશો તેથી તમારું પ્રથમ સમીકરણ છે ∂f ∂x1 λ ∂h ∂x1 અને આપણી પાસે છે 4x1 3 λએ જ રીતે બીજું સમીકરણ 8x2 2λ હશે અને આ સમીકરણ મૂળરૂપે તે જ સમીકરણ છે જે આપણી પાસે શરતી સમીકરણ અહીં છે અને આપણે પહેલા જણાવ્યું છે કે આપણી પાસે શરત છે તેને 2 ચલો હશે અને તમને 2 સમીકરણો મળ્યા હશે જે ∇f 0 હોત પરંતુ સમાનતાની મર્યાદાથી અમે એક નવું પરિમાણ ઉમેર્યું λ તેથી આપણને x1 x2 અને λ માં 3 સમીકરણો જોઈએ છે અને અહીં આપણી પાસે આ 3 સમીકરણો છે અને જ્યારે તમે આ 3 સમીકરણો હલ કરો ત્યારે તમને આ સોલ્યુશન મળશે અને બિનશરતી સ્થિતિમાં તે તમારું મહત્તમ સોલ્યુશન છે જે બિનશરતી મહત્તમ સોલ્યુશનથી ભિન્ન છે જે 00 હોત તેથી બીજા શબ્દોમાં આપણે ઉદ્દેશ્ય કાર્યની કિંમત છોડી દીધી છે જો કે આ એક બિંદુ છે જે રેખાના આ સમીકરણને સંતોષશે તેથી ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓમાં આપણે સમાનતાના શરતોનો કેવી રીતે વ્યવહાર કરીએ છીએ મેં પહેલેથી જ વર્ણવ્યું છે કે આ કેવી રીતે ઉપયોગી છે અથવા આપણે શા માટે ડેટા વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પ્રથમ સ્થાને તેનો અભ્યાસ કરવો જોઈએ આ સાથે હું આ વ્યાખ્યાનનું સમાપન કરીશ અને હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે અસમાનતાના શરતોને કેવી રીતે નિયંત્રિત કરીએ છીએ તે જોશું અને હું એ પણ સમજાવું છું કે ડેટા વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અસમાનતાની મર્યાદાઓ દ્વારા ઓપ્ટિમાઇઝેશન સમસ્યાઓ કેવી રીતે હલ કરવામાં આવે છે તે સમજવામાં આપણને કેમ રસ છે આભાર અને હું આગળના વ્યાખ્યાનમાં તમને ફરીથી જોવાની રાહ જોઉ છું